તો આ 35 માં લેકચર માં તમારું સ્વાગત છે અને આજે આપણે ત્રિપલ ઇનટેગ્રલ્સ વિષે ચર્ચા ચાલુ રાખીશું અને ત્રિપલ ઇનટેગ્રલ્સ ની ચર્ચા માં આપણે વેરીએબલ ને બદલવા માં ધ્યાન આપશું તો પેહલા આપણે દાખલો જોશું જેમાં આપણે કારટેઝિયન થી સ્ફીઅરીકલ પોલર કો ઓર્ડીનેટ માં બદલીશું જે ગણું મહત્વ નું છે તો ચાલો પેહલા આપણે કારટેઝિયન કો ઓર્ડીનેટલઈએ અને એવું ધારીએ કે અહિયાં એક પોઈન્ટ છે xyzજયારે આપણે કારટેઝિયન કો ઓર્ડીનેટ વિષે વાત કરી રહ્યા છે તો આ અંતર છે હવે અહિયાં થી xy પ્લેન સુધી તો આપણે અહિયાં xy પ્લેનના કાટખૂણે દોરીએ તો આ અંતર એ z કો ઓર્ડીનેટ છે આ xy 0 પોઈન્ટ થી xyz પોઈન્ટ સુધી અને પછી x એક્ષિસ થી y એક્ષિસ માં આ પોઈન્ટ નું અંતર જે આ xyzપોઈન્ટ થી કાટખૂણે હતું જેને y અને x કો ઓર્ડીનેટ દ્વારા આપવામાં આવ્યુ છે જે ઓરીજીન થી અંતર છે તો અહિયાં આ પોઈન્ટ એ આપણું ઓરીજીન છે તો ઓરીજીન થી આ પોઈન્ટ નું અંતર x આપ્યું છે આ અહીંયા x છે અને આ y દિશામાં આપણી જોડે આ અંતર y અને આ અંતર કાટખૂણે z એક્સિ માં છે તો આ z છે તો હવે આપણું સવાલ એ છે જો આપણે તેણે બદલીયે સ્ફીઅરીકલ પોલર કો ઓર્ડીનેટ ને તો આપણો rθϕ શું થશે તો સ્ફીઅરીકલ પોલર કો ઓર્ડીનેટ માં કોઓર્ડીનેટ ને rθϕ દ્વારા દર્શાવવામાં આવ્યો છે તો r તે ઓરીજીન થી લઈને આ પોઈન્ટ સુધીનું અંતર છે તો હવે સ્ફીઅરીકલ પોલર કો ઓર્ડીનેટ માં ઓરીજીનથી આ પોઈન્ટ સુધીનું અંતર તે r દ્વારા દર્શાવવામાં આવ્યું છે અને આ બે અને એ એન્ગલ છે તો અહીંયા એન્ગલ એઆ પોઈન્ટનો એન્ગલ છે જે x y z બિન્દુથી xy પ્લેનમાં કાટખૂણે હતું તો આ એન્ગલ phi છે x એક્ષિસ તો આ અહીંયા x એક્ષિસથી આ લીટી સુધી જે xy પ્લેન થી આ xy પોઈન્ટ સુધી એન્ગલ છે અને હવે આ એન્ગલ z એક્ષિસ સાથે જેમાં આ લીટી એ ઓરીજીન ને x y z પોઈન્ટ સાથે જોડે છે સ્પેસ ની અંદર જેણે એન્ગલ દ્વારા દર્શાવવામાં આવ્યો છે હવે આ પોઈન્ટ જે x y z હતો સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટમા અને હવે છે કારટેઝિયન કો ઓર્ડીનેટ મા તેણે r અને દ્વારા દર્શાવવામાં આવે છે અને હવે r એ ઓરીજીન થી લઈને આ પોઈન્ટ થેટા સુધીનું અંતર છે z એક્ષિસ થી અને હવે આ એન્ગલ x એક્ષિસ થી લઈને પેલા પોઈન્ટ સુધી જે આ બીજા પોઈન્ટથી કાટખૂણે હતો xy પ્લેનમાં તો આ નોટેશન સ્ફીઅરીકલ પોલર કો ઓર્ડીનેટનું છે અને હવે આપણે ત્રીપલ ઇનટેગ્રલ વેરિયેબલ ને ચેન્જ કઈ રીતના કરવાનું તેનો પરિચય કરશો તો xyz અને આrθϕ વચ્ચેનો સંબંધ xrsin cos yrsin sin અને zrcos દ્વારા આપવામાં આવ્યો છે તો આ સ્ફીઅરીકલ પોલર કો ઓર્ડીનેટ અને કારટેઝિયન કો ઓર્ડીનેટ વચ્ચેનો સ્ટાન્ડર્ડ સંબંધ છે xrsin cos yrsin sin zrcos અને હવે આપને નોંધ કરશો કે જો આપણે x2y2z2 નો વર્ગ કરીયે તો ટર્મ r2 થઈ જશે તુ જો તમારી પાસે હવે ત્રીપલ ઇનટેગ્રલને Dfxyzdxdydz રીતના આપવામાં આવ્યો હોય કોઈ ડોમેન d પર અને આપણે તેને સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટ માં બદલવું હોય તો એનો મતલબ xrsin cos yrsin sin અને zrcos તો આ વેરિયેબલ ને ચેન્જ કરવાથી વિચાર આપણે એ જ છે જે આપણે પાછલા લેક્ચરમાં જોયું હતું કે આપણે વેલ્યુ સબ સ્ટીટ્યુટ xrsin cos કરવી પડશે તો આ yrsin sin અનેzrcos માટે અહીંયા zrcos સંબંધ છે DfxyzdxdydzDfrsin cos rsin sin rcos Jdrdθdϕ તો હવે આપણી જોડે આ જેકોબિયન ટર્મ છે જે વધારાનું ટર્મ છે અને ત્યારે આવે છે જ્યારે આપણે વેરિયેબલ ને બદલે છે તો આપણે હવે આ જેકોબિયન ની ગણતરી કરવી પડશે અને પછી આપણો dx dy dz એ drdθdϕ થઈ જશે અને તેની અનુરૂપ લિમિટ બદલાઈ જશે અથવા તેનું ડોમેન r ના સંદર્ભમાં હવે r થેટા ફાઈઆપણે દર્શાવવું પડશે અહીંયા જેકોબિયન શું છે તેની વ્યાખ્યા આપી છે જેની આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છે J∂x∂r ∂x∂θ ∂x∂ϕ ∂y∂r ∂y∂θ ∂y∂ϕ ∂z∂r ∂z∂θ ∂z∂ϕ sin cos rcos cos rsin sin sin sin rcos sin rsin cos cos rsin 0 r2sin તો હવે આપને યાદ રાખીશું કે આ જેકોબિયન ટર્મ આવી રહ્યો છે કારણ કે વેરિયેબલ બદલાઈ રહ્યો છે આ ત્રિપલ ઇનટેગ્રલ માં આ જેકોબિયન ટર્મ ની વેલ્યુ એ કશું જ નથી પણ r સ્ક્વેર સાઈન થેટા તો હવે કારટેઝિયન કો ઓર્ડીનેટ થી સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટ તો ફરીથી આ પોઈન્ટ xyz ને કારટેઝિયન કો ઓર્ડીનેટ માં આ સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટ rϕz દ્વારા દર્શાવવામાં આવશે તો z એ છે જે કારટેઝિયન કો ઓર્ડીનેટ મા હતું તો આ પોઈન્ટથી પેલા કાટખુણા સુધીનું અંતર xy પ્લેનમાં જે દોર્યું છે એ તો એથી જ સભ્ય નું અંતર આ પોઈન્ટએ એવું જ છે જેવું કારટેઝિયન કો ઓર્ડીનેટ માં હતું અને હવે આ ફાઈ તે એવું જ છે જેવું સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટમા હતું એટલે કે પેલો એન્ગલ જેની આપણે પહેલે જ ચર્ચા કરી ચૂક્યા છે એટલે કે આ ફાઈ જે x એક્ષિસ માં આ લીટી સુધી છે જે ઓરીજીનને xy પોઈન્ટ ને xy પ્લેનમાં જોડે છે અને હવે આ r એ આ પોઈન્ટ થી લઇ પહેલા પોઈન્ટ સુધીનું અંતર છે તો આ તફાવત છે અહીંયા સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટ માં આપની જોડે આ r આ પોઈન્ટથી આપેલ પોઈન્ટ સુધી છે પણ હવે r એ xy પ્લેનમાં અંતર છે તો હવે xy પ્લેનમાં આપણે દર્શાવ્યું છે પોલર કોઓર્ડીનેટ r માં આ પોઈન્ટ થી અંતર છે અને એ એન્ગલ છે x એક્ષિસ થી અને અહિયાં z છે આ કારટેઝિયન કો ઓર્ડીનેટ જેવું જ છે તો હવે z અને આ xy માં કોઈ બદલાવ નથી તેઓ r ϕ દ્વારા આપવામાં આવ્યા છે અને તે કંઈ જ નથી પણ પોલર કોઓર્ડીનેટ છે આ xy પ્લેનમાં તોx નો સંબંધ ફરીથી છે પોલર કોઓર્ડીનેટ માં આ xy પ્લેન માં તો xrcos અને yrsin તો પોલર કોઓર્ડીનેટ માં આપણે તેને એન્ગલ કેહતા હતા પણ હવે તે થી ઓળખાશે તો તેમનો સંબંધ એજ રેહશે xrcos અને yrsin અને આ z એ એવું જ છે જેવું z કારટેઝિયન કો ઓર્ડીનેટમાં હતું તો આ સાદુ રીલેશન છે જયારે આપણે સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટ વિષે વાત કરીએ ત્યારે અને અહિયાં આ સંબંધ પોલર કોઓર્ડીનેટ માં થી આવે છે અને આ કેસ માં x2y2r2 છે તો અહિયાં જો આપણે ત્રિપલ ઇનટેગ્રલ અને ચેન્જ ઓફ વેરીએબલ વિષે વાત કરીએ તો આપણી પાસે આ ઇનટેગ્રલ છે જેને કારટેઝિયન કો ઓર્ડીનેટ માં લખ્યું છે અને જો તમને અહિયાં વેરિયેબલ ને બદલવા હોઈ તો xrcos અનેyrsin અને z બરાબર z થશે એ કેસ માં ઇનટેગ્રલ આ રીતે લખાશે અને xrcos માટે y નું સીધું સબસ્ટીટ્યુશનને આપણે rsin અનેz થી બદલી કાઢ્યું છે કારણ કે તે સરખું છે

DfxyzdxdydzDfrcos rsin zJdrdϕdz તો આ સીલીન્દ્રીકલ છે અને સ્ફીઅરીકલ નથી પણ સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટ તો આ કેસ માં આપણી જોડે જેકોબિયન છે જે આપણે આ ડીટરમીનંટ દ્વારા ગણી શકીએ J∂x∂r ∂x∂ϕ ∂x∂z ∂y∂r ∂y∂ϕ ∂y∂z ∂z∂r ∂z∂ϕ ∂z∂z cos rsin 0 sin rcos 0 0 0 1 r તો હવે ફરીથી કારણ કે z માં કોઈ બદલાવ નથી તો આ એવું જ છે જેવું આપણે પોલર કોઓર્ડીનેટ માં કરીએ છે તો આપણે કારટેઝિયન કો ઓર્ડીનેટથી પોલર કોઓર્ડીનેટ માં કરીએ છે કારણ કે x અને y બદલાયા છે અને z નથી બદલાયો z જેમ પોલર માં હતો એવો જ સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટમાં રેહશે તો હવે આપણી પાસે જેકોબિયન છે જે પોલર કોઓર્ડીનેટ માં r તરીકે હતો તો એકમાત્ર બદલાવ જે આપણે આ ત્રિપલ ઇનટેગ્રલ માં કરશું એ x ને rcos y ને rsin બદલશું અને z ને એમાં જ રાખશું અને આ ફેક્ટર જેકોબિયન માં rથશે અને dx dy dzએ drdϕdz થઇ જશે તો ચાલો અમુક દાખલા જોઈએ જેમાં આપણે સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટને બદલવાનું જોઈએ આ પ્રથમ દાખલા માં તો સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટમાં બદલવા માટે આપણે આ ઇનટેગ્રલ નું મૂલ્યાંકન કરીએ ∭Dzx2y2dxdydz Dx2y2≤12≤z≤3 તો આ ઇનટેગ્રાંડ zx2y2dxdydz અને આ ડોમેન D ને x2y2≤1દ્વારા આપ્યો છે તો એ સર્ક્યુલર ડિસ્ક છે અને એ z ની દિશા માં પણ છે એનો અર્થ છે કે તે 2 થી 3માં બદલાય છે તો z ના કો ઓર્ડીનેટ આપેલા છે 2≤z≤3 અને પછી આપણી જોડે આ સર્ક્યુલર ડિસ્ક છે xy પ્લેન માં x2y2≤1 તો આ એક સીલીન્ડર છે જેની રેડીઅસ 1 છે અને સર્ક્યુલર સીલીન્ડર ની રેડીઅસ 1 અને તે z ની દિશા માં બદલાઈ છે 2 થી 3 માં તો આ અહિયાં નું ઇક્વેશન છે x કો ઓર્ડીનેટ y કો ઓર્ડીનેટ અને z કો ઓર્ડીનેટ અને આપણી જોડે છે z બરાબર 2 અને z બરાબર 3 અને એ સીલીન્ડર ની ઉંચાઈ છે z ની દિશા માં અને તે જ સીલીન્ડર ની એક્ષિસ પણ છે અને પછી આપણી જોડે અહિયાં આ સર્ક્યુલર ડિસ્ક છે જે x2y21છે તો સીલીન્ડર ની રેડીઅસ 1 છે અને ઉંચાઈ 2 થી 3 તો સીલીન્ડર ના કો ઓર્ડીનેટ નો ઉપયોગ કરવું એ સ્વાભાવિક છે અને એ સરળ રેહશે જો હવે ના દાખલાઓ માં આપણે સીલીન્ડર ના કો ઓર્ડીનેટ નો ઉપયોગ કરીએ તો તો આપણી પાસે આ સંબંધ છે xr અને yrsin અને zzઅને આપણને ખબર છે કે આ x નો વર્ગ અને y નો વર્ગ નો સળવાળો અહિયાં r નો વર્ગ થશે અને પેલો જેકોબિયન ટર્મ પણ જેની જરૂર આપણે આ વેરીએબલ ના બદલાવ માટે ત્રિપલ ઇનટેગ્રલ માં પડશે અને એ સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટ અને એ r જેનું મૂલ્યાંકન આપણે આગળ કર્યું તો હવે આ ઇનટેગ્રલ માં જે અંતર છે એ પોલર કો ઓર્ડીનેટ દ્વારા દર્શાવવામાં આવશે તો આ r અહિયાં જેકોબિયન માટે છે તો આપણી પાસે આ ટર્મ છે જે જેકોબિયન માટે છે અને આ dr d અને d જે dx dy dz ની જગ્યા એ આવશે આ વધારાના જેકોબિયન ટર્મ સાથે તો ચાલો હવે ઇનટેગ્રાંડ ની ચર્ચા કરી લઈએ તો આ z જે x2y2 છે એ હવે r2 છે હવે આપણે અહિયાં r ની લીમીટ માટે આવશું તો હવે બધું સાફ છે અથવા પેહલા આપણે z ની લીમીટ મુકીએ તો જે લીમીટ અહિયાં આપણી છે તે 2 થી 3 માં બદલાતી રેહશે તો એકવાર આપણે z ની લીમીટ ને આવરી લઈએ તો આપણી પાસે હવે xy પ્લેન માં પ્રોજેક્શન જ રેહશે જે કંઇજ નથી પરંતુ એક સર્કલ છે તો જો એકવાર આપણે લીમીટ ને અહિયાં ફિક્ષ કરી દઈશું z માટે તો હવે જે વધ્યું છે તે એક સર્કલ છે xy પ્લેન માં જે આપણે પોલર કો ઓર્ડીનેટ થી જ જોયું છે કે તે સર્કલ ની લીમીટ હશે r એ 0 થી 1 તરફ જાય છેઅહિયાં સર્કલ ની રેડીઅસ 1 છે તો r એ 0 થી 1 તરફ જાય છે અને થેટા એ 0 to 2π તરફ હોલ સર્કલ તો આ કેસ માં આપણે સીલીન્દ્રીકલ પોલર કો ઓર્ડીનેટ લઈશું તો ફાઈ ની વેલ્યુ 0 થી 2π અને r જશે 0 થી 1 માં અને હવે આપણે ઇનટેગ્રલ બદલ્યું છે અને આપણે જેકોબિયન ટર્મ ની સંભાળ રાખી છે અને હવે આપણે ઇનટેગ્રલ નું મૂલ્યાંકન કરી શકીએ Iz23ϕ02πr01zr2rdrdϕdz Iz23ϕ02πr01zr2rdrdϕdz z23ϕ02π14zdϕdz 2π4z23zdz 5π4 તો હવે આપણે બીજો એક દાખલો લઈએ સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટ માં બદલવા નો 0101 x2x2y211x2y2z2dzdydx તો હવે આપણે સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટ માં બદલશું આ ઇનટેગ્રલ નું મૂલ્યાંકન કરવા માટે તો અહિયાં હવે આપણે ગણું ધ્યાન રાખવું પડશે અને અહિયાં લીમીટ શુ છે xrsin cos yrsin sin zrcos Jr2sin x2y2z2r2 0101 x2x2y211x2y2z2dzdydx 0204r0sec 1rr2sin drdθdϕ 020412θ sin dθdϕ 1202sec |04dϕ 2 14 અને હવે છેલ્લો દાખલો જેમાં આપણે ફરીથી સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટ માં બદલશું આ ઇનટેગ્રલ નું મૂલ્યાંકન કરવા માટે 0101 x201 x2 y211 x2y2z2dzdydx અને ફરીથી સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટ માં બદલવા માટે આપણે ભૂમિતિ જોવી પડશે જે આપણી જોડે આ ઇનટેગ્રલ ની લીમીટ માં છે તો આંતરિક વાળા માટે z 0 થી 1 x2 y2જશે એટલે x2y2z2 બરાબર 1 થશે તો આપણે z ની દિશા તરફ આગળ વધી રહ્યા છે 0 થી સ્ફીઅર તરફ જેની રેડીઅસ 1 છેએટલે z નું ઇક્વેશન 1 x2 y2 ના બરાબર છે એટલે સ્ફીઅર છે તો હવે આપણે 0 થી આગળ વધી રહ્યા છે z ની દિશા માં પેલા સ્ફીઅર તરફ તો હવે આપણે ધ્યાન રાખવું પડશે અને હવે આ x અને y ની દિશા માં કશું નથી પણ પેલું સર્કલ છે જયારે આ સ્ફીઅર ને xy પ્લેન માં પ્રોજેક્ટ કરીએ છે અને પછી આપણી જોડે x 0 થી 1 છે અને y 0 થી 1 x2 તો એ xy પ્લેન માં છે અને આપણી જોડે આ y અને x ની વેલ્યુ હશે જે આ લીમીટ નો એક સર્ક્યુલર ભાગ છે અને પછી આપણે z ની દિશા માં આપણે 0 થી સ્ફીઅર તરફ વધી રહ્યા છે તો હવે સ્વાભાવિક છે કે આપણે સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટ ને ધ્યાન માં લઈએ જે આને બદલી નાખશે

rsin t 12021 cos 2t dt 4 Iθ02ϕ02r01r2sin 1 r2drdϕdθ 40202sin dϕdθ 42 cos 02 28 તો હવે આપણે બે ખાસ કેસ જોયા છે જ્યાં આપણે આ સ્ફીઅરીકલ કો ઓર્ડીનેટ ને ધ્યાન માં લીધા છે અને સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટ ને પણ આ ત્રિપલ ઇનટેગ્રલ માં કોન્સેપ્ટ હતો વેરીએબલ ને બદલવા નો જેમાં આપણે જેકોબિયન ને કન્વર્ટ કરવાનું હતું અને સૌથી મુશ્કેલ આ ત્રિપલ ઇનટેગ્રલ માં હતું આપેલ સ્પેસ માટે અનુરૂપ લીમીટ શોધવાનું સ્ફીઅરીકલ માં આપણે કો ઓર્ડીનેટ ને બતાવવાના હતા જયારે આપણે તેને સીલીન્દ્રીકલ કો ઓર્ડીનેટ માં બદલતા હતા પણ આ મૂલ્યાંકન ગણું સરળ થઇ જાય જો આપણે વેરીએબલ ને ધ્યાન થી બદલીએ તો આ અમુક રેફરન્સ છે જેનો અમે ઉપયોગ કર્યો છે